આ મોડ્યુલમાં આપનું સ્વાગત છે અને આજે અહીં આપણે જોઈશું કે ડિફરન્શિયલ એમ્પ્લીફાયર ખરેખર શું છે તેથી આપણે ઓપએમ્પ ને ઈન્વર્ટીંગ તરીકે જોયું છે આપણે ઓપએમ્પને નોન ઈન્વર્ટીંગ તરીકે જોયું છે અને આપણે ઓપએમ્પને સમીંગ એમ્પ્લીફાયર તરીકે જોયું છે તેથી ચાલો જોઈએ કે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ ડિફરન્શિયલ એમ્પ્લીફાયર તરીકે કેવી રીતે કરી શકાય છે તેથી જો તમે સ્ક્રીન ઉપર પાછા આવો છો તો મારી પાસે નીચેના કન્ફિગ્યુરેશનમાં નીચેની સ્કેમેટિક અથવા નીચેની સર્કિટમાં ઓપએમ્પ હોય છે તો હું જે જોઉં છું તે એ છે કે હું ઇનવર્ટિંગ તેમજ નોન ઇનવર્ટિંગ એમ્પ્લીફાયરમાં ઇનપુટ એપ્લાય કરી રહ્યો છું એમ્પ્લીફાયરના ઇનવર્ટિંગ તેમજ નોન ઇનવર્ટિંગ ટર્મિનલ ઉપર ઇનપુટ એપ્લાય કરવાનું યોગ્ય છે મારી પાસે R1 R2 ની મૂલ્યો છે આ ચોક્કસ કન્ફિગ્યુરેશનમાં હું મારું આઉટપુટ વોલ્ટેજ Vo કેવી રીતે શોધી શકું પ્રથમ કેસ એ છે કે મારે કેવી રીતે આઉટપુટ વોલ્ટેજ Vo જે R2 R1 V1 V2 વચ્ચેનો સંબંધ Vo ના સંદર્ભમાં શોધવો પડશે તેથી તમે જુઓ છો કે આ પોઈન્ટ્સ V છે બીજો V છે હવે હું શું જોઈ શકું છું V V કેવી રીતે કારણ કે ઓપએમ્પમાં કરંટ 0 છે અથવા વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ કોન્સેપ્ટને કારણે V1 V2 અથવા V V તેથી આ પહેલી બાબત છે જે આપણે વિચારી રહ્યા છીએ આ મૂલ્ય જે i1 છે તો આપણે અહીં i1 ઉપર જે મૂલ્ય છે તેને ધ્યાનમાં લઈશું તેથી આ મૂલ્ય બીજું કંઈ નથી પરંતુ V1 V છે તેથી V1 - V R1 સાચું હશે અને જો હું આ મૂલ્યને ધ્યાનમાં લઈએ તો તે V સિવાય બીજું કંઈ નહીં હોય કારણ કે જો તમે અહીં જોઈ શકો છો તો તે V Vo R2 Vo R2 હશે તો મારું V શું છે હવે જો મારે આ મૂલ્ય V માપવું હોય તો V શું છે V માટે આપણે આ ગ્રાઉન્ડ ઉપર વિચાર કરીશું તમારી પાસે અહીં વોલ્ટેજ છે તેથી આ પોટેન્શિયલ ડિવાઇડર જેવું છે તેથી કારણ કે તમે અહીં V2 જુઓ છો અને અહીં તે ગ્રાઉન્ડ છે તેથી એવું લાગે છે કે આપણે માપી રહ્યા છીએ અમારી પાસે V2 છે અમારી પાસે R1 છે અમારી પાસે R2 છે અને આપણે V માપી રહ્યા છીએ તેથી હવે હું V જાણું છું કારણ કે V V છે તેથી હું મારી મૂલ્ય i1 ને પણ આ બંને મૂલ્યોની બરાબર મૂકીશ તેથી V R1 V Vo R2 છે આ મૂલ્ય છે હવે જો હું V ની મૂલ્ય બદલીશ જો હું આ સમીકરણમાં V નું મૂલ્ય બદલીશ તો હું V1 લખીશ આ મૂલ્ય R1 દ્વારા વિભાજિત આ સમગ્ર મૂલ્ય દ્વારા વિભાજિત R2 બરાબર છે ફરીથી આપણે અહીં આ જગ્યાએ બદલી રહ્યા છીએ તેથી જો હું આગળ સોલ્વ કરીશ તો મારી પાસે શું હશે જ્યારે હું સંપૂર્ણ સમીકરણ સોલ્વ કરીશ ત્યારે હું તે શોધી શકું છું કે મારું તેથી તે શું કરી રહ્યું છે તે ડિફરન્શિયલ એમ્પ્લીફાયર છે તે એમ્પ્લીફાય કરી રહ્યું છે તે આઉટપુટ ઉપર વોલ્ટેજના તફાવતને એમ્પ્લીફાય કરી રહ્યું છે અને એમ્પ્લીફિકેશન ફેક્ટર શું છે એમ્પ્લીફિકેશન એ R1 અને R2 ના મૂલ્યોમાંથી એક છે એમ્પ્લીફિકેશન R1 અને R2 ના મૂલ્યોને બદલીને અથવા પસંદ કરીને કરવામાં આવે છે R1 અને R2 શું છે R1 અને R2 મારા ફીડબેક રઝિસ્ટર છે R1 અને R2 એ મારા ફીડબેક રઝિસ્ટર સિવાય કંઈ નથી તમને તે સમજાઈ ગયું તેથી જ્યારે પણ હું બંને ટર્મિનલ ઉપર વોલ્ટેજ એપ્લાય કરીશ ત્યારે મારું ડિફરન્શિયલ એમ્પ્લીફાયર આ રીતે કામ કરશે વોલ્ટેજ v1 અને અહીં બીજા ટર્મિનલ ઉપર v2 છે મારો આઉટપુટ વોલ્ટેજ R2R1 માં વોલ્ટેજના તફાવત સિવાય બીજું કંઈ નહીં હોય આ સૂત્ર છે જે મારે યાદ રાખવાનું છે અને આ મારું ડિફરન્શિયલ એમ્પ્લીફાયર હશે તો ચાલો આપણે એક ઉદાહરણ સોલ્વ કરીએ તેથી અહીં બતાવેલ ડિફરન્શિયલ એમ્પ્લીફાયર કન્ફિગ્યુરેશન માટે R1 R3 10 કિલો ઓહ્મ આપેલ છે તેથી આ 10 કિલો ઓહ્મ છે R2 Rf 20 આ 20 છે આઉટપુટ વોલ્ટેજ માટે સોલ્વ કરો આપણે V1 ટર્મિનલ ઉપર ઇનપુટ વોલ્ટેજને યોગ્ય રીતે શોધવું પડશે અને ત્રણ કેસ માટે V1 ટર્મિનલ સામે ઇનપુટ રઝિસ્ટન્સ V1 0 અને V1 V i2 છે તો ચાલો આપણે આએક પછી એક જોઈએ હવે RfR3 R2R1 છે કારણ કે આઉટપુટ વોલ્ટેજ આપવામાં આવે છે જો હું મૂલ્ય 20 10 2 ને બદલે તો 2 ને બદલી શકું છું તેથી Rf 20 કિલો ઓહ્મ અને R3 10 કિલો ઓહ્મ તરીકે ટર્મિનલ VI1 અને VI1 માટે ઇનપુટ રઝિસ્ટન્સ અહીં બતાવ્યા પ્રમાણે બદલાય છે તો શું થશે તેથી Vi ટર્મિનલ વનમાં ઇનપુટ રઝિસ્ટન્સ એ R1 R2 સિવાય બીજું કંઈ નથી જો તમે આ સર્કિટ જોશો તો અમને જે મળશે તે એ છે કે ટર્મિનલ Vi1 R1 R2 નો ઇનપુટ રઝિસ્ટન્સ R1 10 શું છે R2 20 છે તેથી તે 30 કિલો ઓહ્મ છે Vi2 માટે ઇનપુટ રઝિસ્ટન્સ જ્યારે Vi1 Vi2 બરાબર હશે આપણે કિર્ચોફ વોલ્ટેજ લૉ એપ્લાય કરીએ છીએ પછી તમને તે મળશે જો આપણે આ સર્કિટ જોઈશું તો તમારે આ સર્કિટ જોવી પડશે આપણે આ શોધીશું આપણે કેવી રીતે સોલ્વ કરીએ છીએ V i2 પણ તેથી જ્યારે તમે તેને વધુ સોલ્વ કરો ત્યારે તમને શું મળે છે V i2 i 2 આ ચોક્કસ મૂલ્યની બરાબર છે તેથી મૂલ્યની અવેજીમાં ટર્મિનલ બેમાં ઇનપુટ રઝિસ્ટન્સ બે ટર્મિનલ V i2 i2 ના મારા ઇનપુટ રઝિસ્ટન્સ સિવાય બીજું કંઈ નથી પરંતુ ઇનપુટ રઝિસ્ટન્સ ગમે તે હોય તે ટર્મિનલ બેમાં ઇનપુટ રઝિસ્ટન્સ છે તેથી જો આપણે મૂલ્યોને બદલીએ તો મારી પાસે શું હશે 6 કિલો ઓહ્મ મારી પાસે 6 કિલો ઓહ્મનું મૂલ્ય છે તેથી આ રીતે આપણે ડિફરન્શિયલ એમ્પ્લીફાયર માટે સમસ્યા સોલ્વ કરી શકીએ છીએ હવે સમજો કે આ બાબતોને ઉકેલવામાં આપણે થોડા વધુ ઝડપી છીએ હું મારા પ્રવચનોને થોડો ઝડપી બનાવી રહ્યો છું તેનું કારણ એ છે કે તમારે શિક્ષકની જેમ જ ફ્રિકવન્સીમાં કેવી રીતે રહેવું તે સમજવાનો પ્રયાસ કરવો પડશે આ એક બીજું કૌશલ્ય છે કે એક વિદ્યાર્થી તરીકે એક શ્રોતા તરીકે આપણે વિકાસ કરવો જોઈએ કે જો ઝડપ વધે તો સમસ્યાને સમજવાની આપણી ક્ષમતામાં પણ વધારો થવો જોઈએ અને તે ત્યારે જ વધી શકે જ્યારે આપણે અગાઉના વ્યાખ્યાનોથી સ્પષ્ટ થઈએ તેથી જ્યારે હું અચાનક વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ વિશે વાત કરું છું ત્યારે તમારે પાછા જવાની જરૂર નથી અને વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ બરાબર શું છે તે જોવાની જરૂર નથી કારણ કે તમે પહેલેથી જ જોયું છે અને તમે પહેલાથી જ જાણો છો કે વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ શું છે એવી જ રીતે જ્યારે હું ઇન્વર્ટિંગ નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર વિશે વાત કરું છું ત્યારે તમે તરત જ કહી શકશો કે તેના ઉપર કેસ હતો ડિફરન્શિયલ એમ્પ્લીફાયર Vo કંઈ નથી પરંતુ Rf R1 or Rf R1 હવે જો હું ડિફરન્શિયલ એમ્પ્લીફાયરની સમસ્યાઓને સોલ્વ કરવાની વાત કરું તો તમે આ રીતે ડિફરન્શિયલ એમ્પ્લીફાયરને સોલ્વ કરી શકો છો તેથી આપણે બે સમસ્યાઓ લીધી છે જેમાં આપણે ડિફરન્સિયલ એમ્પ્લીફાયર રાઇટ સોલ્વ કર્યો છે હવે જો હું તમને સમસ્યા બતાવવા માંગુ છું કે જ્યાં વોલ્ટેજ કન્વર્ટરમાં કરંટ છે તેથી જો તમે સ્ક્રીન ઉપર આવો છો તો ત્યાં એક કરંટથી વોલ્ટેજ કન્વર્ટર છે તમે અહીં શું જુઓ છો તે પ્રથમ સર્કિટ છે અને અહીં જો મારે સમજવું હોય તો Ii બરાબર I1 હશે તેથી બીજી રીત V અને V V 0 છે જે પણ સાચી છે તેથી જો હું વેલ્યુને બદલીશ તો 0 Vo બીજું કંઈ નથી પરંતુ IfRf કારણ કે Vi1 શું 0 છે અને અહીં Vo છે તેથી 0 Vo If Rf તેથી Vo If Rf ટ્રાન્સરઝિસ્ટન્સ બીજું કંઈ નથી પણ તો ચાલો હવે આ ચોક્કસ સર્કિટ જોઈએ હવે હું તમને ટ્રાન્સકન્ડક્ટન્સ અને ટ્રાન્સરઝિસ્ટન્સ શું છે તે શીખવવાનો નથી આ શુ છે અને તે કેવી રીતે વ્યાખ્યાયિત થયેલ છે શું તમારું હોમવર્ક છે અને હવે આપણે ડેલ્ટા Ii દ્વારા ડેલ્ટા Vo લખ્યું છે તેથી ટ્રાન્સરઝિસ્ટન્સ શું છે તે સમજો કંઈક સમજો જાતે પણ શીખવાનો પ્રયાસ કરો હવે Vo If Rf સાચું તેથી જ્યારે તમને સર્કિટ આપવામાં આવે ત્યારે આ આઉટપુટ વોલ્ટેજનું મૂલ્ય છે હવે ચાલો આ ચોક્કસ સર્કિટ ઉપર વિચાર કરીએ જે આપણું ફોટોડાયોડ સર્કિટ છે તેથી જો તમને ફોટોડાયોડ આપવામાં આવે છે તો તમે આઉટપુટને કેવી રીતે માપી શકો છો તો આ એક ફોટોડાયોડ છે જે તમે જોઈ શકો છો અને તે શું છે i1 એ 25 માઇક્રોએમ્પીયર પ્રતિ મિલિવોટ ઇન્સીડેંટ રેડિએશન છે આટલો વિદ્યુત કરંટ છે જે આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ તેથી 50 મિલીવોટ ઉપર પાવર શું છે કરંટ શું છે 50 મિલીવોટ તે 50 થી 25 માં 10 વધીને માઈનસ 6 થશે કારણ કે આ માઇક્રોએમ્પીયર 1 25 મિલિએમ્પીયર છે હવે જો હું ધારું છું કે Rf બરાબર 3 2 કિલો ઓહ્મ છે તો મારું આઉટપુટ વોલ્ટેજ Vo માઈનસ 4 વોલ્ટ હશે તેથી ફરીથી જો મને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ફોટોડાયોડ સર્કિટ આપવામાં આવે અને જો મને કહેવામાં આવે કે i1 બરાબર 25 માઇક્રોએમ્પીયર છે તો તે વિદ્યુતકરંટની માત્રા છે જે ફોટોડાયોડ ફોટોડાયોડ ઇન્સીડેંટના મિલિવોટ દીઠ ઉત્પન્ન કરે છે અને 50 મિલીવોટ ઉપર 50 મિલીવોટનું અંતિમ વોલ્ટેજ શું હોવું જોઈએ તો મારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડ્યો કે અને પછી મારે ધારવું પડશે કે Rf 3 2K ઓહ્મનું મૂલ્ય મારી પાસે હશે આઉટપુટ વોલ્ટેજ 4 વોલ્ટ તેથી આ રીતે કરંટથી વોલ્ટેજ કન્વર્ટર કામ કરે છે અને ફોટોડાયોડ સર્કિટ કરંટથી વોલ્ટેજ કન્વર્ટરનું ઉદાહરણ છે અને આપણે એ પણ જોયું છે કે ડિફરન્શિયલ એમ્પ્લીફાયર કેવી રીતે કામ કરે છે તેથી આ બધું આ ચોક્કસ મોડ્યુલ વિશે છે હવે પછીના મોડ્યુલમાં ચાલો ઇન્ટિગ્રેટરની એપ્લિકેશન જોઈએ અને પછી બીજા મોડ્યુલમાં આપણે ડિફરન્શિએટરની એપ્લિકેશન જોઈશું ફરીથી તમે જુઓ છો કે હું આ મોડ્યુલને નાના મોડ્યુલોમાં બનાવી રહ્યો છું અથવા લેક્ચરને નાના મોડ્યુલમાં બનાવી રહ્યો છું જેથી તમે ખ્યાલ સમજી શકો તેને વાંચી શકો સમસ્યાઓનું નિરાકરણ કરી શકો વધુ સમસ્યાઓ મેળવો અને તમારી જાતે સોલ્વ કરી શકો અને એ પણ જુઓ કે આ એમ્પ્લીફાયરની એપ્લિકેશન કેવી રીતે બરાબર છે તેથી તેથી જ હું 20 25 30 અડધા કલાકમાં ગમે તેટલા પ્રવચનો હું તેને ગમે તે મોડ્યુલમાં લાવી શકું છું જેથી તમને સમજવા માટે પૂરતો સમય મળે અને પછી પચાવી શકાય અને પછી વધુ ઉકેલો અને જો તમારી પાસે કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો જો તમારી પાસે કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો તેથી આગામી મોડ્યુલમાં આપણે ઈન્ટિગ્રેટર જોઈશું ત્યાં સુધી આ વસ્તુ વિશે જાણીશું શું શીખવવામાં આવ્યું છે તે સમજો કરંટથી વોલ્ટેજ કન્વર્ટર કેવી રીતે કાર્ય કરે છે તે સમજો અને થોડા વધુ ઉદાહરણો જાતે ઉકેલો ત્યાં સુધી ધ્યાન રાખજો હું તમને આગામી મોડ્યુલમાં જોઈશ બાય